બેટરીનો બીજો મહત્વપૂર્ણ પરિમાણ એ C દર છે C દર શું છે જે દર પર બેટરીની ક્ષમતા બાંધવામાં આવે છે આપણે જેને ચાર્જ કહીએ છીએ ચાર્જિંગ થાય છે અથવા લોડને ડિસ્ચાર્જ આપી દેવામાં આવે છે તેને બેટરીનો C દર કહેવામાં આવે છે C દર જુઓ સામાન્ય રીતે બેટરીના ડિસ્ચાર્જ કરંટનો સંદર્ભ આપે છે પરંતુ આજકાલ બેટરી ચાર્જ કરવાનું પણ ખૂબ મહત્વનું બની ગયું છે તમે વપરાશમાં આવતી બેટરીની ઝડપી ચાર્જિંગ સુપર ઝડપી ચાર્જિંગ લાક્ષણિકતાઓ જોઇ હશે તેથી ડીસ્ચાર્જ પ્રવાહની સાથે ચાર્જિંગ કરંટ પણ એટલું જ મહત્વપૂર્ણ છે તેથી આજે C દર બેટરીની ક્ષમતા બનાવામાં અથવા તે ડિસ્ચાર્જ થઈ શકે તે માટેનો દર છે જે દરે તેનાથી ચાર્જ થઈ શકે છે આપણી પાસે અહીં એક સરળ સમીકરણ છે IB IB એ બેટરી સરેરાશ કરંટ CN ની બરાબર છે C ક્ષમતા છે અમે એમ્પીયર કલાકની ક્ષમતા લઈ રહ્યા છીએ અને n એ સતત ડીસ્ચાર્જના કલાકોની સંખ્યા છે તેથી જો તમે એક સરળ ઉદાહરણ લેશો તો તમે જોશો કે 20 એમ્પીયર કલાકની બેટરી અને 10 કલાકના ડીસ્ચાર્જ માટે IB એ 20 એમ્પીયર કલાક ભાગ્યા દસ કલાક છે જે 2 amps છે પરંતુ તેનો અર્થ એ છે કે 20 એમ્પીયર કલાકની બેટરી 10 કલાક સુધીના લોડને 2 amps સરેરાશ કરંટ સપ્લાય કરવામાં સક્ષમ છે જો કે નોંધ લો કે લોડ માટે 2 amps એવરેજ કરંટ 10 કલાક માટે લોડમાં 2 amps ડિસ્ચાર્જ કરંટ છે તેથી 2 10 20 એમ્પીયર કલાકો આદર્શ રીતે ક્ષમતા અને ડિસ્ચાર્જ કરંટ સંબંધ હશે જો કે વ્યવહારમાં એવું નથી 20 કલાક 20 એમ્પીયર કલાકની બેટરી જો તમે 10 કલાકથી 2 એમ્પીઅર સરેરાશ કરંટ દરે ચાર્જ કરી રહ્યા છો તો તે 20 એમ્પીયર કલાકો કરતા વધુ હશે અથવા તમારે એમ કહેવું જોઈએ કે 20 એમ્પીયર કલાકો 10 કલાકથી ઓછા સમયમાં લેવાય છે તેથી તમારે તેને આના જેવું કંઈક વાંચવું જોઈએ મને થોડીક જગ્યા બનાવવા દો લોસને લીધે 20 એમ્પીયર કલાકની બેટરી 10 કલાકથી ઓછા સમય માટે 2 amps સરેરાશ કરંટ પૂરો પાડી શકે છે તેથી આ તે છે જેનો તમારે ખરેખર વ્યવહારમાં ઉપયોગ કરવો જોઈએ આદર્શ નો નહીં પરંતુ જો કે બેંચમાર્ક માટે આપણે હજી પણ આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ C દર સાંકેતિક બદલાવ તરીકે એટલે કે સાહિત્યમાં અને વેબમાં C દરની ઘણી રજૂઆતો છે તેથી કદાચ અહીં કેટલાક ઉદાહરણો તમને થોડીક સમજ આપે છે C 10 નો અર્થ ક્ષમતાનો 110 ભાગ એ ડિસ્ચાર્જ કરંટ હશે તે C10 બતાવેલ છે જ્યાં 10 એ Cની જમણી દિશામાં આવે છે તેથી C દર મૂલ્ય C10 હશે જેનો અર્થ છે કે તે આ ક્ષમતા આપવા માટે આ ઘણા કલાકો સુધી વહેતા ડિસ્ચાર્જ કરંટની માત્રા હશે C ભાગ્યા 5 એ કેટલાક સાહિત્યમાં C5તરીકે સૂચવ્યું હતું અને ડીસ્ચાર્જ કરંટ C5 છે 5 એ પણ C0 5 તરીકે સંકેત આપ્યો છે અને 2C તરીકે પણ સંકેત આપ્યો છે તમે જોશો કે પૂર્ણાંક નંબર એ C ની ડાબી બાજુ છે અને ડિસ્ચાર્જ કરંટ મૂલ્ય C ભાગ્યા 0 5 અથવા 2 C છે તેથી જે વધુ લોકપ્રિય રીતે ઉપયોગમાં લેવાય છે તે આ કંઈક છે તમે અહીં C ની જમણી બાજુ પૂર્ણાંકો સાથે C ની જમણી બાજુ પૂર્ણાંક 5 સાથે C ડાબી બાજુ પૂર્ણાંક સાથે તમને દર C10 C દર C20 દર આપે છે તમારી પાસે 20 C દર 10 C 2 C છે તેથી સામાન્ય રીતે જો તમે C લો છો અને જો તમે ડાબી બાજુ લો છો તો ડાબી બાજુ પૂર્ણાંક જો તમને Cની ડાબી બાજુએ પૂર્ણાંકો મળે છે તો તમે ક્ષમતા સાથે ગુણાકાર કરો છો જો તમને C ની જમણી બાજુએ પૂર્ણાંક મળે છે તો તમે ક્ષમતાને વિભાજીત કરો છો તેથી જો તે C10 છે તો તમે કહો કે ડીસ્ચાર્જ કરંટ તે પહોંચાડવા માટે સક્ષમ છે તે C10 છે C20 ડિસ્ચાર્જ કરંટ બેટરી એ 20 ભાગ્યા C આપવા માટે સક્ષમ છે જો તે 20 C હોય તો ડીસ્ચાર્જ કરંટ જે બેટરી ડિસ્ચાર્જ કરવામાં સક્ષમ છે તે 20 ગણા C છે 2 ગણા C ની જેમ તેથી તમે જોયું કે C દર એ એક મહત્વપૂર્ણ પરિમાણ છે ખાસ કરીને જ્યારે તમે બેટરીને માપ આપતા હોવ ત્યારે એક સરળ બેટરી સર્કિટ એક બેટરી જે આ પ્રમાણે લોડ RL સાથે જોડાયેલ છે તે ધ્યાનમાં લો ચાલો id ને ડિસ્ચાર્જ કરંટ તરીકે માર્ક કરીએ બેટરી લોડ પર ડિસ્ચાર્જ કરી રહી છે અને id અહીં બતાવ્યા પ્રમાણે બેટરીની બહાર અને લોડમાં વહી રહી છે અને જો તમે બેટરીના ટર્મિનલ્સ અને બેટરીના ટર્મિનલ પર લઈ જાઓ તો vb બેટરી વોલ્ટેજ છે હવે આ સરળ સર્કિટ માટે ચાલો x અક્ષાંશ પર સમયનો આલેખ દોરીએ અને સમય વીતેલા ડીસ્ચાર્જ સમયને રજૂ કરે છે તેથી તમે લોડ RL ને અમુક મૂલ્ય પર સેટ કર્યું છે કે આ લોડ દ્વારા કેટલાક ડિસ્ચાર્જ કરંટ વહેતા હોય છે અને તેને થોડો સમય t વહેવાડાવામાં આવે છે પછી id ગુણ્યા સમય t એ બેટરીમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા એમ્પીયર કલાકો હશે જે ક્ષમતા બેટરીમાંથી ડિસ્ચાર્જ થાય છે પછી y અક્ષ પર આપણી પાસે વોલ્ટમાં બેટરી વોલ્ટેજ છે આદર્શ રીતે અમે બેટરી વોલ્ટેજ vb ને અચળ રાખીએ છીએ આની જેમ અચળ ધારવામાં આવે છે જો કે લાંબી id એ બાહ્ય લોડ RL માંથી વહે છે આપણી પાસે રેઓસ્ટેટિક અવરોધ તરીકેનો લોડ હોઈ શકે છે અને ડિસ્ચાર્જ કરંટ id ના વિવિધ મૂલ્યો મેળવવા માટે લોડમાં ફેરફાર કરવામાં આવે છે આદર્શ અર્થમાં ડીસ્ચાર્જ કરંટ ગમે તે હોઈ શકે આની જેમ સંપૂર્ણ ક્ષમતા બેટરીમાંથી દૂર થતાં જ્યાં સુધી બેટરી તમામ ચાર્જ ગુમાવી દે ત્યાં સુધી કરંટ ને ડીસ્ચાર્જ થતા કેટલો સમય થાય છે તે માટે બેટરી વોલ્ટેજ vb આ રીતે સતત રહેશે અહીં બતાવ્યા પ્રમાણે વોલ્ટેજ ઝડપથી નીચે આવવાનું શરૂ કરશે તેથી આ લાક્ષણિકતા એક આદર્શ લાક્ષણિકતા છે અને તમે વાસ્તવિકતામાં આવી લાક્ષણિકતા જોશો નહીં વ્યવહારમાં લાક્ષણિકતા ઘણી અલગ હશે ચાલો આપણે કહીએ કે અમે RL મૂલ્યને કેટલાક મૂલ્ય પર સેટ કર્યું છે અને કેટલાક id એ લોડ અવરોધ દ્વારા વહેતી હોય છે પ્રાયોગિક લાક્ષણિકતા આના જેવું કંઈક દેખાશે સમય સાથે વોલ્ટેજ ડ્રોપ થતો જાય છે જ્યારે id બેટરીમાંથી બહાર નીકળવાનું શરૂ થાય છે બેટરીના એમ્પીયર કલાકોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે ચાર્જ દૂર કરવામાં આવે છે અને બેટરી વોલ્ટેજ અને વોલ્ટેજ ઘટવાનું શરૂ કરે છે બતાવ્યા પ્રમાણે આ રીતે ઘટવાનું શરૂ થાય છે વોલ્ટેજમાં આ ડ્રોપ બેટરીના ડાયનામિક આંતરિક અવરોધમાં ગુમાવેલ વોલ્ટેજને કારણે છે બેટરીનો આંતરિક અવરોધ હોય છે ચાલો હું તે બતાવીશ કે આ જેવું સૂચવે છે તેથી આ અવરોધ તેને RB તરીકે બોલાવશે RB નિશ્ચિત સ્થિર અવરોધ નથી તે એક ડાયનામિક અવરોધ છે તે નોનલાઇનર અવરોધ છે તે બેટરીની રસાયણશાસ્ત્ર સહિતના ઘણા પરિમાણોનું કાર્ય છે પરંતુ RB એ બેટરી માટે ડીસ્ચાર્જની ઊંડાઈનું ખૂબ જ નોંધપાત્ર પ્રભાવશાળી કાર્ય છે જે ઊંડાઈ છે જ્યાં સુધી બેટરી ડિસ્ચાર્જ થઈ છે જો તે સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં આવે છે તો RB ઓછું છે ખૂબ જ ઓછું છે અને વધુ અને વધુ ચાર્જ બેટરીને દૂર કરતી વખતે RB નું મૂલ્ય વધશે તેથી તે અહીં સૂચવવામાં આવ્યું છે અહીં જ્યારે બેટરી વધારે ડિસ્ચાર્જ થતી નથી ત્યારે સમય ઘણો પસાર થતો નથી તમે જોશો કે RB ઓછી છે અને VB લગભગ સંપૂર્ણ બેટરી વોલ્ટેજ છે અને જેમ જેમ સમય વધતો જાય છે ત્યારે બેટરીમાંથી id વહે છે id ગુણ્યા t એ ચાર્જની માત્રા હશે જે બેટરીમાંથી કાઢવામાં આવે છે અને તમે જોશો કે ચાર્જને દૂર કર્યા પછી ચાર્જની ઊંડાઈ ચાર્જની ઊંડાઈમાં વધારો થાય છે RB પણ વધે છે અને વધુ અને વધુ ડ્રોપ RB તરફ દેખાવાનું શરૂ થાય છે અને તેથી ટર્મિનલ વોલ્ટેજ vb ડ્રોપ થાય છે ચાલો આપણે કહીએ કે આ લાક્ષણિકતા C10 C10 રેટિંગ માટે છે જો C બેટરીની ક્ષમતા હોય તો C ભાગ્યા કરંટ નું 10 ની માત્રા એ RL નું મૂલ્ય યોગ્ય રીતે સેટ કરીને બેટરીમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે હવે ચાલો કહી શકીએ કે મારી પાસે RL અને id ના મૂલ્યને C5 ક્ષમતા નો પાંચમો ભાગ છે જેને ડિસ્ચાર્જ કરવામાં આવે છે તમે જોશો કે ડાયનામિક અવરોધ વધુ ઝડપથી વધે છે અને વોલ્ટેજમાં પતન વધુ ઝડપથી થાય છે તેથી C1 અને C 0 5 અથવા 2 C તમે જોશો કે ચાર્જ કરંટની માત્રા અને અહીં બતાવ્યા પ્રમાણે C દર સાથે વોલ્ટેજ ડ્રોપ ખૂબ ઝડપથી વધે છે તો આ તમે આ વળાંક જોશો કે જ્યાં એરો માર્ક વળાંક માટે સૂચવે છે કરંટ ડિસ્ચાર્જ id વધતો જાય છે તેથી એ નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બેટરી નક્કી કરવામાં C દર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે જો તમને બેટરી લેવાની ઇચ્છા હોય તો ત્યાં તમને ડીસ્ચાર્જ સમય જોઈશે એક્સ અક્ષ અને તમે બેટરી વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ ને મર્યાદામાં રાખવા માંગો છો પછી તમારે બેટરીનો યોગ્ય C દર પસંદ કરવો પડશે તેથી આ બાબત અને ડીસ્ચાર્જની યોગ્ય ઊંડાઈને પણ અસર કરશે તેથી આપેલ એપ્લિકેશન માટે બેટરી પસંદ કરતી વખતે આ મહત્વપૂર્ણ પરિમાણોનો તમારે ધ્યાનમાં લેવી જોઈએ